ઇજનેરો માટે ડેટા સાયન્સ કોર્સના R મોડ્યુલ ના 8 માં વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે પહેલાનાં લેક્ચર્સમાં આપણે જોયું છે કે ફંક્શંસ કેવી રીતે બનાવવું કેવી રીતે એક્ઝેક્યુટ કરવું પરંતુ આપણે પોતાને એક આઉટપુટ સુધી મર્યાદિત કરી દીધું છે આ વ્યાખ્યાનમાં આપણે મલ્ટીપલ ઇનપુટ્સ અને મલ્ટીપલ આઉટપુટ સાથેના ફંકશન જોવાના છીએ જેને આપણે MIMO કહીએ છીએ કે તે ફંક્શન્સને કેવી રીતે સોર્સ અને કોલ કરવા આપણે ઇનલાઇન ફંક્શન્સ વિશે પણ જોઈશું કે કેવી રીતે apply lapply and tapply કમાન્ડનો ઉપયોગ કરી ઓબજેક્ટસ પર લુપ લગાવવી ચાલો મલ્ટીપલ ઇનપુટ અને મલ્ટીપલ આઉટપુટ સાથેના ફંકશન્સ જોઈએ R માં ફંકશન્સ મલ્ટીપલ ઇનપુટ લઇ શકે છે પણ આઉટપુટ તરીકે એકજ ઓબજેક્ટસ રિટન કરી શકે આ જોકે મર્યાદા નથી કારણ કે તમે જે આઉટપુટ બનાવવા માંગો છો તેની સૂચિ બનાવી શકો છો અને એકવાર સૂચિ લખ્યા પછી તમે તેને એક્સેસ કરી શકો છો અને તમને જોઈતા જવાબો મેળવી શકો છો ચાલો આ ઉદાહરણ પર વિચાર કરીએ હું ફંક્શન vol cylinder underscore MIMO બનાવવા માંગું છું જે સિલિન્ડરનો વ્યાસ અને ઉંચાઇ લે છે અને વોલ્યુમ અને સપાટીના ક્ષેત્રને આઉટપુટ તરીકે આપે છે કેમકે R ફક્ત એક ઓબ્જેક્ટ રિટન કરી શકે છે તો મારે શું કરવાનું છે મારે એક ઓબ્જેક્ટ બનાવવો પડશે જે એક સૂચિ છે જેમાં વોલ્યુમ અને સપાટીના ક્ષેત્રનો સમાવેશ થાય છે અને સૂચિ ને રિટન કરે છે ચાલો આપણે જોઈએ કે આગળની લાઇનમાં તે કેવી રીતે કરી શકીએ તેથી તમારે પહેલા એક R ફાઇલ બનાવવાની જરૂર છે જે આપણે ઘણી વાર જોઇ છે તમે R સ્ક્રિપ્ટ ફાઇલ ટેબમાં બટનના ઉપયોગથી બનાવી શકો છો એકવાર R સ્ક્રિપ્ટ ખોલ્યા પછી તમે જોઇ શકો છો કે તેમાં એક કોડનો ટુકડો છે જે તમને તમારે જે કાર્ય કરવુ છે તેમાં મદદ કરશે આપણે આ ફન્ક્શન નુ નામ vol cylinder underscore MIMO આપવાનુ છે કારણ કે તે બહુવિધ ઇનપુટ અને બહુવિધ આઉટપુટ લે છે આ ફંક્શન દલીલો તરીકે વ્યાસ અને લંબાઈ લે છે અગાઉ આપણે ફક્ત વોલ્યુમની ગણતરી કરી છે અને હવે આપણે સપાટીની ગણતરી પણ કરવા માંગીએ છીએ જે π વખત વ્યાસ વખત લંબાઈ દ્વારા આપવામાં આવે છે ત્યારબાદ હવે R ફક્ત એક જ ઓબ્જેક્ટ પરત કરી શકે છે તો પહેલા મારે એક ઓબ્જેક્ટ બનવવો પડશે જે વોલ્યુમ અને સરફેસ એરીયા નું લિસ્ટ છે અને તેનુ નામ રિઝલ્ટ આપીશ હું વોલ્યુમ ને વોલ્યુમ અને સરફેસ એરીયા અને સરફેસ એરીયા નામ આપુ છું હું આ પરિણામની ગણતરી કરીશ અને ફંક્શનને એક ઓબ્જેક્ટ જેનુ નામ રિઝલ્ટ છે તેને પરત કરવા માટે કહીશ જેમાં વોલ્યુમ અને સરફેસ એરીયા બંને છે એકવાર તમે ફંક્શન લખશો તમારે તેને કોલ કરવા માટે ફંક્શનને લોડ કરવાની જરૂર છે તો સોર્સ બટનનો ઉપયોગ કરીને ફંક્શન લોડ કરી શકાય છે એકવાર લોડ થઇ ગયા બાદ તમે તેને કોલ કરવા માટે તૈયાર છો તેથી હું આ ફંક્શનને result volcylinder mimo થી કોલ કરી રહ્યો છું અને હું 10 અને 5 દલીલો તરીકે પસાર કરી રહ્યો છું અને પરિણામમાં બે તત્વો છે જેમાં પહેલુ તત્વ વોલ્યુમ છે જે વોલ્યુમ ને સંગ્રહ કરે છે અને બીજુ તત્વ સરફેસ એરીયા છે જે સરફેસ એરીયા સંગ્રહ કરે છે એકવાર ફંક્શન દ્વારા રિઝલ્ટ ઓબ્જેક્ટ આપ્વ્યા પછી સૂચિના વ્યાખ્યાનમાં આપણે જે શીખવ્યું છે તે તકનીકોનો ઉપયોગ કરીને હું પ્રેરક તત્વોને એક્સેસ કરી શકું છું કેટલીકવાર R સ્ક્રિપ્ટ ફાઇલ બનાવવીતેને લોડ કરવી તેને રન કરવી એ બધુ ખુબ ઘણુ કામ છે જે ફ્ક્ત એક નાનુ ફંક્શન બનાવવુ હોય જેમ કે અહી બતાવ્યા પ્રમાણે x2 4x 4 તો હું વિવિધ x's ના અભિવ્યક્તિનું મૂલ્યાંકન કરવા માંગુ છું તેથી ફંકશન ફાઇલ રાખવી અને પછી તેને લોડ કરવું તેને રન કરવી તે ઘણું કામ છે તેથી આ પ્રકારની પરિસ્થિતિઓમાં આપણે જેનો ઉપયોગ કરી શકીએ છીએ તે ઇનલાઇન ફંક્શન છે જેને બનાવવા માટે તમારે દલીલ x અને પછી ફંક્શનની અભિવ્યક્તિ સાથે ફંક્શન કમાન્ડનો ઉપયોગ કરવો પડશે એકવાર તમે આ બનાવશો પછી તમે આને કમાન્ડ પ્રોમ્પ્ટ માં કોલ કરી શકો છો તે દલીલ તરીકે એકનું મૂલ્ય લે છે અને પછી x's આ અભિવ્યક્તિને વેગ આપે છે 12 1 4 4 1 4 5 અને 5 4 9 એ જ રીતે તમે વિવિધ આઉટપુટ મેળવી શકો છો તે દલીલો પસાર થાય એના ઉપર છે જે સ્ક્રીનમાં બતાવવામાં આવી છે તેથી હવે આપણે ઓબ્જેક્ટ્સ પર લૂપિંગ તરફ આગળ વધીએ છીએ જ્યા કમાન્ડ લાઇન પર ઇન્ટરેક્ટિવ રીતે કામ કરતી વખતે થોડા ઉપયોગી થાય છે જેના થોડા ઉદાહરણો apply lapply tapply અને વગેરે ચાલો જોઈએ કે આમાંના દરેક ફંક્શન શું કરે છે Apply ફંક્શન એરે R મેટ્રિક્સના માર્જિન ઉપર ફંક્શન લાગુ કરે છે lapply ફંક્શન એ ફંક્શન અથવા સૂચિ અથવા વેક્ટર લાગુ કરે છે tapply ફંક્શન એક રેગ્ડ એરે ઉપર ફંક્શન લાગુ કરે છે અને mapply એ lapply નું મલ્ટિવેરિયેટ વર્ઝન છે આપણે આવનારી સ્લાઇડ્સમાં આ દરેકનાં ઉદાહરણો જોશું અહી apply ફંક્શન નું ઉદાહરણ આપ્યુ છે apply ફંક્શન શું કરે છે કે તે આપેલ ફંક્શનને આપેલ એરેના માર્જિન ઉપર લાગુ કરે છે જ્યારે તમે અહીં કહો કે માર્જિન એ આ એરેના પરિમાણનો સંદર્ભ આપે છે જેની સાથે ફંકશન લાગુ કરવાની જરૂર છે ચાલો 1 થી 9 ના તત્વો સાથે મેટ્રિક્સ A બનાવીએ જે 3 by 3 કદના હોય તમે આ કમાન્ડનો ઉપયોગ કરીને તે કરી શકો છો અને જ્યારે તમે A છાપો છો ત્યારે તમે આ જોઈ શકો છો હવે હું આ રો વચ્ચેના સરવાળા અને કોલમ્સ વચ્ચેના સરવાળાનું મૂલ્યાંકન કરવા માંગું છું તમે આવું કરવા માટે apply ફંક્શનનો ઉપયોગ કરી શકો છો આનો સિન્ટેક્સ એ છે કે તે મેટ્રિક્સ A લે છે અને પછી આ apply ફંક્શનને મેટ્રિક્સ A ની રો માં લાગુ કરશે અને ફંક્શન જે તમારે આપવાનુ છે તે સમ છે તેથી હવે શું કરે છે તે આ પ્રથમ રો નો સરવાળો કરશે 7 4 1 જે 12 છે તે બીજી રો ના કેટલાક તત્વો છે અને અહીં છાપશે અને ત્રીજી રો ના કેટલાક તત્વો અને આઉટપુટ છાપે છે તમે કોલમસ માટે પણ આ કરી શકો છો જેમાં માર્જિન ને 2 તરીકે સ્પષ્ટ કરીને જે કહે છે કે સમ ફંક્શનને A ઉપર માર્જિન 2 સાથે લાગુ કરો આ કમાન્ડ કોલમ્સ ના તત્વો નો સરવાળો કરી પ્રિન્ટ કરશે જે 3 2 1 6 છે અને વગેરે આગળ આપણે lapply ફંક્શન કરવા માગીએ છીએ lapply ફંક્શનનો ઉપયોગ સૂચિ પર ફંક્શન લાગુ કરવા માટે થાય છે lapply હંમેશાં સૂચિ પરત કરશે જે ઇનપુટ સૂચિ જેટલી જ લંબાઈની છે lapply માટેનું વાક્યરચના નીચે મુજબ છે તમારે કમાન્ડ lapply અને તે સૂચિનો ઉપયોગ કરવો પડશે કે જેના પર ફંકશન લાગુ કરવું પડશે ચાલો આપણે આ lapply ઉપયોગ કરીને ઉદાહરણ સમજાવીએ કે એક મેટ્રિક્સ A બનાવો જેમાં 1 થી 9 ના તત્વો હોય છે જેનું કદ 3 by 3 હોય અને મેટ્રિક્સ B બનાવીએ જેમાં તત્વો 10 થી 18 હોય છે અને જેનું કદ 3 by 3 છે હવે હું લીસ્ટ કમાન્ડનો ઉપયોગ કરીને મેટ્રિસીસ A અને B ની સૂચિ બનાવી રહ્યો છું હું મેટ્રિસના નિર્ધારકનું મૂલ્યાંકન કરવા માંગું છું અને પછી તેમને સૂચિમાં સ્ટોર કરું છું એક રીત એ છે કે A ના નિર્ધારકની ગણતરી કરો B ના નિર્ધારકની ગણતરી કરો અને તેમને સૂચિ તરીકે બનાવો તમે અહીં બતાવેલ lapply ફંક્શનનો ઉપયોગ કરીને સરળતાથી એક જ ઓપરેશન કરી શકો છો મારે એ વેરીએબલનું નામ ડિટરમીનન્ટ આપવુ છે હું lapply ફંક્શનનો ઉપયોગ કરું છું મારે ડિટરમીનન્ટ ફંક્શન મારા લિસ્ટ પર લાગુ કરવુ છે અને જ્યારે હું આવુ કરીશ તે A ના ડિટરમીનન્ટ ની ગણતરી કરી લીસ્ટ ના પહેલા તત્વ તરીકે સંગ્રહ કરશે અને B ના ડિટરમીનન્ટ ની ગણતરી કરી લીસ્ટ ના બીજા તત્વ તરીકે સંગ્રહ કરશે ચાલો હવે mapply પર જઈએ mapply એ lapply નું મલ્ટિવેરીએટ સંસ્કરણ છે આ ફંક્શન ઘણી સૂચિ પર એક સાથે લાગુ કરી શકાય છે એનો સિન્ટેક્સ આ પ્રમાણે છે mapply ફંક્શન જે તમારે સૂચિ 1 અને સૂચિ 2 પર એક સાથે લાગુ કરવાની જરૂર છે તો આપણે R ફંક્શન વોલ સિલિન્ડર જોયું છે હવે માનો કે મારે વિવિધ વ્યાસ અને વિવિધ લંબાઈ જે લીસ્ટ મા ઉપલબ્ધ છે એના વોલ્યુમની ગણતરી કરવા માંગુ છુ મારી પાસે વ્યાસ નું લીસ્ટ છે અને મારી પાસે લંબાઇનું લીસ્ટ છે અને હવે મારે દરેક વ્યક્તિગત જોડી વ્યાસ અને લંબાઇ ના વોલ્યુમનું મૂલ્યાંકન કરવા માંગુ છું તમે વ્યક્તિગત રીતે આ લંબાઈ અને વ્યાસ લઈ શકો છો અને તે જ ફંકશનને એક્ઝિક્યુટ કરી શકો છો પરંતુ તે કંટાળાજનક છે એટલે mapply આ કામને સરળ બનાવવા માટે મદદ કરે છે તમારે એક વેરીએબલ વોલ બનાવવાની જરૂર છે અને પછી ફંક્શન mapply વોલ સિલિન્ડર ફંક્શન પર લાગુ કરો કારણ કે પહેલા આપણે ફંક્શન લાગુ કરવું જોઈએ અને પછી સૂચિ 1 અને 2 સૂચિ આપણી પાસે બે સૂચિ વ્યાસ અને લંબાઈ છે અને તે શું કરે છે તે જોડી લેશે અને પછી વોલ્યુમની ગણતરી કરશે અને તે વોલ્યુમને લખશે આગળ આપણે tapply ફંકશન પર આગળ વધીએ tapply નો ઉપયોગ પરિબળોના સંયોજન દ્વારા આપવામાં આવેલા વેક્ટરના સબસેટ ઉપર ફંક્શન લાગુ કરવા માટે થાય છે તેના માટેનું વાક્યરચના tapply વેક્ટર પ્રેક્ટિસ અને લંબાઈના ફંક્શન યુનિટ છે તો tapply સમજાવવા માટે ચાલો આ ઉદાહરણનો ઉપયોગ કરીએ હું આ કોન્કેટેનેશન ઓપરેટર નો ઉપયોગ કરીને Id નામનો વેક્ટર બનાવી રહ્યો છું જેમાં ચાર 1 ત્રણ 2 અને બે 3 છે અને હું એક અન્ય વેક્ટર પણ બનાવી રહ્યો છું જેમાં કિંમતો ફરીથી એક કોન્કેટેનેશન છે જેમાં તત્વો 1 થી 9 છે હવે જો હું સમાન કિંમતો ઉમેરવા માગું છું જેની Id's સમાન હોય છે તો tapply ફંક્શન આ કાર્ય કરવામાં મદદ કરી શકે છે તેથી મારે શું કરવાની જરૂર છે tapply ફંક્શનની મદદ થી હું આ કિંમતો ઉમેરવા માંગુ છું તે અહીં એક ફંકશન સમ તરીકે આપવામાં આવ્યું છે જે તેઓની Id અનુસાર સરવાળો કરે છે તે શું કરે છે કે તે એક Id ને અનુરૂપ તત્વો લેશે ઉદાહરણ તરીકે ચાર 1 અને કિંમતો 1 2 3 4 અને તેનો સરવાળો 4 3 7 અને 2 9 અને 1 કરશે તેથી સરવાળો 10 છે સમાન રીતે તે Id 2 ને અનુરૂપ મૂલ્યો લેશે અને પછી તેનો સરવાળો કરશે અને Id 3 ને અનુરૂપ મૂલ્યો અને તેનો સરવાળો કરશે અને પછી તે આઉટપુટ છાપશે જે કેટેગરી 1 કેટેગરી 2 અને કેટેગરી 3 ના તત્વોના સરવાળો દર્શાવે છે tapply આઉટપુટને તત્વોના સરવાળો તરીકે છાપે છે જેમાં Id 1 Id 2 અને Id 3 છે આ વ્યાખ્યાનમાં આપણે જોયું છે કે ફંક્શન્સ કેવી રીતે લખી શકાય જે મલ્ટીપલ ઇનપુટ્સ અને મલ્ટીપલ આઉટપુટ લે છે આપણે ઇનલાઇન ફંકશન જોયા અને આપણે કેટલાક ફંકશન પણ જોયા છે જે ઓબ્જેક્ટો ઉપર લૂપ કરવા માટે ઉપયોગી છે હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે R માં નિયંત્રણ માળખાં વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ